આ વ્યાખ્યાનમાં આપનું સ્વાગત છે આ વ્યાખ્યાન આ ચોક્કસ કોર્સના બીજા છેલ્લા વર્ગમાં ક્યાંક છે અને અમે એ બિંદુ સુધી પહોંચી ગયા છીએ કે આપણે ક્યાંક ICs થી MOSFETs અને op amps અને તેમની એપ્લિકેશનને જોયા છે વિચાર એ પણ છે કે જ્યારે તમને ડેટા શીટ આપવામાં આવે છે ત્યારે તમે ડેટા શીટ ખોલી શકો છો અને શું તમે જોઈ શકો છો કે ડેટા શીટમાં કયા પરિમાણો આપવામાં આવ્યા છે અને તમે સમજી શકો છો કે કયા પરિમાણો યોગ્ય છે તેથી મેં વિચાર્યું કે આપણે કેવી રીતે ડેટા શીટમાંથી પસાર થઈએ છીએ અને ચાલો જોઈએ કે પરિમાણ શું છે અને આપણે તે પરિમાણને સમજીએ છીએ કે કેમ શું આપણે અમુક સમીકરણો હલ કરી શકીએ છીએ કે શું તે ચોક્કસ પરિમાણોને લગતી કેટલીક સમસ્યાઓ હલ કરી શકીએ છીએ તેથી આ ચોક્કસ વ્યાખ્યાન માટે આપણે IC 741 ની ડેટા શીટ જોઈશું જે Fairchild તરફથી છે અને પછી આપણે રજૂઆત સ્લાઈડમાં અમુક પરિમાણો બરાબર જોઈશું LM741 એક ઓપરેશનલ એમ્પ્લીફાયર વિશેષતા Sburt સર્કિટ રક્ષણ • ઉત્તમ તાપમાન સ્થિરતા આંતરિક આવૃતિ વળતર • ઉચ્ચ ઇનપુટ વોલ્ટેજ શ્રેણી નલ ઓફસેટ વર્ણન LM741 શ્રેણીનો સામાન્ય હેતુ ઓપરેશનલ એમ્પ્લીફાઇ છે તે એનાલોગ એપ્લિકેશન્સની વિશાળ શ્રેણી માટે બનાવાયેલ છે ઉચ્ચ લાભ અને ઓપરેટિંગ વોલ્ટેજની વિશાળ શ્રેણી પૂરી પાડે છે ઇન્ટિગ્રેટર સારાંશ એમ્પ્લીફાયર અને માં શ્રેષ્ઠ પ્રદર્શન સામાન્ય પ્રતિસાદ કાર્યક્રમો તેથી જો તમે ચિત્ર જુઓ તો ચિત્ર LM 741 માટે ડેટા શીટ બતાવે છે તેને એક ઓપ op amp અથવા એક ઓપરેશનલ એમ્પ્લીફાયર પણ કહેવામાં આવે છે તેથી એક ઓપરેશન એમ્પ્લીફાયરની વિશેષતાઓ શું છે તે છે શોર્ટ સર્કિટ રક્ષણ ઉત્તમ તાપમાન સ્થિરતા આંતરિક આવર્તન વળતર ઉચ્ચ ઇનપુટ વોલ્ટેજ દૉ અને નલ ઓફ ઓફસેટ આ આ વિશિષ્ટ I C ના લક્ષણો છે હવે જો તમે વર્ણન પર નજર નાખો તો અમે વર્ણન પર ધ્યાન આપીએ છીએ કે LM 741શ્રેણીનો સામાન્ય હેતુ op amp છે તે એપ્લીકેશનની વિશાળ શ્રેણી માટે બનાવાયેલ છે એનાલોગ એપ્લીકેશન ઉચ્ચ લાભ અને ઓપરેટિંગ વોલ્ટેજની વિશાળ શ્રેણી તરીકે શ્રેષ્ઠ કામગીરી પ્રદાન કરે છે અથવા સામાન્ય પ્રતિસાદ એપ્લિકેશન તરીકે કામ કરે છે તેથી તે ડેટા શીટમાં આ બધા પરિમાણો છે પરંતુ બધા પરિમાણો નથી આ માત્ર ડેટા શીટની પ્રથમ સ્લાઇડ છે વાસ્તવમાં તમે જુઓ છો કે ત્યાં 2 IC છે એક બે ઇનલાઇન પેકેજ DIP છે બીજો એક SOP 8 પિન છે કારણ કે op amp માં 8 પિન છે જે આપણે હમણાં સુધી શીખી રહ્યા છીએ તેથી જો હું આગળની સ્લાઈડ પર જઈશ જે આપણે જોઈએ છીએ તે આપણે જોઈ શકીએ છીએ આપણે IC ની આંતરિક બ્લોક આકૃતિ જોઈ શકીએ છીએ કારણ કે આપણે પહેલાના વર્ગોમાં શીખ્યા છે કે જમણે 2 છે ઉલટાવી શકાય છે 3 ના ઉલટાવી શકાય એમ છે 6 આઉટપુટ છે 7 Vcc છે 4 એ 1 અને 5 ની વચ્ચે Vee અથવા Vcc છે અમે 1 અને 5 ની વચ્ચે ઑફસેટ નલ હોઈ શકે અ 8 જોડાયેલ નથી તેથી આ આપણું IC છે આ આંતરિક બ્લોક આકૃતિ છે જો આગળ જશો તો તમને યોજનાકીય આકૃતિ દેખાશે જ્યાં તમે ઑફસેટ અને નલ જોઈ શકો છો તમે અહીં જોઈ શકો છો કે ઉલટાવી શકાય અને ના ઉલટાવી શકાય ટર્મિનલ ક્યાં છે આઉટપુટ કેવી રીતે લેવામાં આવે છે અને જેમ મેં કહ્યું કે તેમાં 4 અલગ અલગ બ્લોક્સ છે Op amp સમજવા માટે ઇનપુટથી આઉટપુટ સુધી સંપૂર્ણ મહત્તમ દર TA 25 C પરિમાણ પ્રતીક મૂલ્ય એકમ વિદ્યુત સંચાર Vcc ±18 V વિભેદક ઇનપુટ વોલ્ટેજ VI 30 V આવતો વિજપ્રવાહ Vi ±15 V આઉટપુટ શોર્ટ સર્કિટ સમયગાળો પાવર સ્વચ્છંદતા Pd 500 mW ઓપરેટિંગ તાપમાન શ્રેણી 0≈70 LM741c ToPr 40≈85 °C LM741i સંગ્રહ તાપમાન શ્રેણી TsTg 65≈150 °C હવે અમે તેના વિશે ચિંતા કરતા નથી કારણ કે તે બીજો ભાગ છે જ્યાં તમે સમજી શકો છો અને શીખી શકો છો કે સર્કિટ કેવી રીતે બનાવવી ઓપરેશનલ એમ્પ્લીફાયરની આ ચોક્કસ આંતરિક સર્કિટ કેવી રીતે બનાવે છે આ ચોક્કસ કોર્સનો વિચાર નથી પરંતુ રસ ધરાવતા લોકો સ્વરચિત શીખી શકે છે તેનો ઉપયોગ આ સર્કિટ આકૃતિ અથવા એમ્પ્લીફાયરના આંતરિક સર્કિટ અને ઘણું બધું બનાવવા માટે થાય છે તેથી જ્યારે આપણે 25 ડિગ્રી સેન્ટિગ્રેડ પર સંપૂર્ણ મહત્તમ દર જોઈએ છીએ ત્યારે આપણે જે જોઈએ છીએ તે વોલ્ટેજ Vcc આપણે તે વિભેદન ઇનપુટ વોલ્ટેજ જોયું છે ઇનપુટ વોલ્ટેજ અથવા આઉટપુટ શોર્ટ સર્કિટ સમયગાળો પાવર વીસર્જન તાપમાન શ્રેણી અને પછી ટૂંકા તાપમાન શ્રેણી તેથી આપણે આ પરિમાણોને સંપૂર્ણ મહત્તમ દર તરીકે જોઈએ છીએ તે પછી આપણે જોઈએ છીએ ઇલેક્ટ્રિકલ લાક્ષણિકતાઓ બરાબર સંપૂર્ણ મહત્તમ દર TA 25 C પરિમાણ પ્રતીક મૂલ્ય LM741CLM741I એકમ MIN TYP ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ Vio Rs 2 0 mv Rs ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ ગોઠવણ શ્રેણી Vio vcc±20v mv ઇનપુટ ઓફસેટ પ્રવાહ Iio 20 200 nA ઇનપુટ Blas પ્રવાહ IBiAs 80 500 nA ઇનપુટ પ્રતિકાર નોંધ1 Ri Vcc ±20v 0 0 M ઇનપુટ વોલ્ટેજ દર ViR ±12 ±13 V મોટા સિગ્નલ વોલ્ટેજ ગેઇન Gv RL ≥2kΩ Vcc ±20 v Vop p ±15v Vmv Vcc ±15v Vop p ±10v 20 200 આઉટપુટ શોર્ટ સર્કિટ પ્રવાહ Isc 25 mA આઉટપુટ વોલ્ટેજ સ્વિંગ VoP p Vcc ± 20v Vcc ±15v RL≥10kΩ RL≥2kΩ V RL≥10kΩ RL≥2kΩ ±12 ±14 ±10 ±13 તેથી આપણે અહીં આ ચોક્કસ સ્લાઇડમાં જે વસ્તુઓ જોઈ રહ્યા છીએ તે આપણે તેમાંથી કેટલીક પણ જોઈશું કે કેવી રીતે આપણે આ ચોક્કસ પરિમાણો માટે આ વિશિષ્ટનો ઉપયોગ કરીને સમસ્યાઓનું નિરાકરણ કરી શકીએ તેથી હવે તમારી પાસે પરીમાણ છે જે ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ છે તમારી પાસે ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ ગોઠવણી ગોઠવણી દર છે પછી તમારી પાસે ઇનપુટ ઓફસેટ પ્રવાહ છે પછી તમારી પાસે ઇનપુટ બાયસ પ્રવાહ છે અમે ઇનપુટનો ઉપયોગ કરીને સમસ્યાઓ પણ જોઈ છે ઈનપુટ અવરોધ દ્વારા ઓફસેટ પ્રવાહ ઇનપુટ પૂર્વગ્રહ પ્રવાહ અને ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ ત્યારપછી ઇનપુટ વોલ્ટેજ દર મહત્તમ સિગ્નલ વોલ્ટેજ ગેઇન આઉટપુટ શોર્ટ સર્કિટ પ્રવાહ આઉટપુટ વોલ્ટેજ ઝૂલતા છે તેથી ઘણા પરિમાણો યોગ્ય છે પરિમાણ પ્રતીક મૂલ્ય LM741CLM741I એકમ MIN TYP આઉટપુટ શોર્ટ સર્કિટ પ્રવાહ Isc 25 mA આઉટપુટ વોલ્ટેજ સ્વિંગ Vo vcc ±20 vcc ±15 Rl≥1Ω0 Rl≥2Ω v Rl≥10Ω Rl≥2Ω ±12 14 ±10 13 સામાન્ય ઢબે અસ્વીકાર ગુણોત્તર CMRR Rs≥10kΩvcm±12v 70 90 dB Rs≥50kΩ vcm±12v વીજ જથ્થો અસ્વીકાર ગુણોત્તર PSRR vcc±15v to vcc±15 Rs≤ 50kΩ dB vcc±15v to vcc±15 Rs≤ 10kΩ 77 96 ક્ષણિક ઉદય સમય TR unity gain 0 3 μs પ્રતિભાવ ઓવરશોટ Os 10 બેન્ડવિડ્થ BW mHZ મનોરંજન દર SR unity gain 0 5 પ્રવાહ પૂરવઠો Icc RL ∝Ω 1 5 mA પાવર વપરાશ Pcc Vcc ±20v mW vcc ≡± 15v Vcc ±15v 50 પછી અમે સામાન્ય ઢબ અસ્વીકાર ગુણોત્તર પર આગળ વધીએ છીએ જે કેટલાક પરિમાણ તમને તરત જ યાદ આવશે કારણ કે અમે પહેલાથી જ ઢબ અસ્વીકાર ગુણોત્તરની ચર્ચા કરી છે આ વીજ પુરવઠા અસ્વીકાર ગુણોત્તર પછી બેન્ડવિડ્થ મનોરંજન દર જથ્થો પ્રવાહ પાવર વપરાશ કહેવાય છે તેથી તે તમારી પાસે અચાનક ન આવવું જોઈએ કારણ કે તમે એક એવી વસ્તુ જે તમે બરાબર જાણતા પણ નથી અમે જોયું છે કે સામાન્ય ઢબ અસ્વીકાર ગુણોત્તર દશાંશમાં આપવામાં આવે છે અમે જોયું છે કે બેન્ડવિડ્થ મેગાહર્ટ્ઝમાં આપવામાં આવે છે અમે જોયું છે કે મનોરંજન દર સામાન્ય રીતે માઇક્રોસેકન્ડ દીઠ વોલ્ટ પર આપવામાં આવે છે પાવર વપરાશ સામાન્ય રીતે મિલીવોલ્ટ્સમાં હોય છે તેથી અમે આ વસ્તુઓ બરાબર જાણીએ છીએ જો તમે વધુ આગળ વધો છો તો હા જો તમે વધુ આગળ વધો તો આપણે જે સામાન્ય પ્રદર્શન લાક્ષણિકતાઓ જોઈએ છીએ તે યોગ્ય આઉટપુટ અવરોધ વિરુદ્ધ આવૃતિ તો પછી આપણે જોઈએ છીએ ઇનપુટ અવરોધ વિરુદ્ધ ઇનપુટ કેપેસીટન્સ વિરુદ્ધ આવૃતિ અમે ઇનપુટ બાયસ પ્રવાહ વિરુદ્ધ આસપાસનુ વર્તમાન તાપમાન જોઈએ છીએ અમે પાવર વપરાશ વિરુદ્ધ આસપાસનુ વર્તમાન તાપમાન જોઈએ છીએઆ કામગીરી પરિમાણ માટે ઠીક છે પછી આપણે આ પ્લોટ જોઈશું 20 થી 60 તાપમાન સાથે સમજીશું કે ઇનપુટ પ્રતિકાર કેવી રીતે બદલાશે તાપમાનના સંદર્ભમાં તમારું ઇનપુટ ઓફસેટ પ્રવાહ અને ઇનપુટ પૂર્વગ્રહ પ્રવાહ કેવી રીતે બદલાશે આવર્તનના સંદર્ભમાં તમારું આઉટપુટ પ્રતિકાર કેવી રીતે બદલાશે તમારી આવર્તનના સંદર્ભમાં ઇનપુટ પ્રતિકાર કેવી રીતે બદલાશે તેથી આ પ્લોટ છે ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ વિરુદ્ધ આસપાસનુ તાપમાન નામના અન્ય પ્લોટ છે ઇનપુટ કેવી રીતે ઓફસેટ પ્રવાહ કેવી રીતે ઇનપુટ ઓફસેટ પ્રવાહ આસપાસના તાપમાન સાથે બદલાય છે પછી આપણી પાસે છે કે કેવી રીતે ઇનપુટ પ્રતિકાર આસપાસના તાપમાન સાથે બદલાય છે પછી અમે આસપાસના તાપમાન વિરુદ્ધ dc પરિમાણોને સામાન્ય બનાવ્યા છે ઉદાહરણ તરીકે ઇનપુટ અવરોધ પાવર પ્રવાહ જથ્થો આઉટપુટ શોર્ટ સર્કિટ પ્રવાહ પછી અમારી પાસે સ્પર્શક પ્રતિભાવ પ્રવાહ આવર્તન લાક્ષણિકતાઓ વિરુદ્ધ આસપાસનુ તાપમાન સ્પર્શક પ્રતિભાવ મનોરંજમનોરંજન દર બંધ લૂપ બેન્ડવિડ્થ છે પછી અમારી પાસે આઉટપુટ શોર્ટ સર્કિટ પ્રવાહ વિરુદ્ધ આસપાસનુ તાપમાન પણ હશે અમે એ પણ જોઈએ છીએ કે સપ્લાય વોલ્ટેજ વિરુદ્ધ આવૃતિ લાક્ષણિકતાઓ માટે સ્પર્શક પ્રતિભાવ મનોરંજન દર જવાબદાર છે તેથી ઘણા બધા પ્લોટ છે કે જેને આપણે સ્પર્શક પ્રતિભાવને બરાબર સમજવાની જરૂર છે આપણે અહીં સામાન્ય ઢબ અસ્વીકાર ગુણોત્તર વિરુદ્ધ આવૃતિ જોઈ શકીએ છીએ તેથી આપણે જે સમજીએ છીએ તે આ ચોક્કસ પરિમાણો સિવાય છે ત્યાં અન્ય પરિમાણો છે જેને યાંત્રિક પરિમાણો કહેવામાં આવે છે જે રીતે પેકેજિંગ કરવામાં આવે છે જો ઉદાહરણ તરીકે 8 પિન બે ઇનલાઇન પેકેજ તો આ પિનનું કદ શું છે આ IC કે ચિપનુ કદ કેટલુ છે બધું આપવામાં આવે છે તમે દરેક પિનની 2 પિનની કદ વચ્ચે આ અંતર જુઓ ડેટા શીટમાં બધુ આપેલ છે તે લંબાઈ બરાબર છે product number Package O T LM741CN 8 DIP 0 ≈70οC LM741CM 8 SOP LM741IN 8 DIP 40≈85οC તેથી જો તમે 0 થી 70 સુધી તાપમાનનો ઉપયોગ કરવા માંગતા હોવ તો અમારી પાસે LM 741 8 પિન DIP અથવા 8 પિન SOP હોઈ શકે છે જ્યારે તમે 40 થી 85 ડિગ્રી સુધી જવા માંગતા હો તો અમારે 8 પિન DIP LM 741 માટે જવું પડશે ઠીક છે આ એક ઑર્ડરિંગ માહિતી છે જ્યારે તમે IC ઑર્ડર કરવા માગો છો ત્યારે તમારે જાણવું જોઈએ કે કયા પરિમાણો છે તમારે તેનો ઉપયોગ કરવો પડશે જ્યારે તમે ડેટા શીટને જોશો ત્યારે તમને આ પરિમાણ ખબર પડશે જ્યારે તમે ડેટા શીટને સમજશો ત્યારે તમે સમજી શકશો કે કયું IC મારે યોગ્ય ઓર્ડર આપવો જોઈએ તેથી ઓર્ડરિંગની માહિતી પણ આપવામાં આવી છે કારણ કે તમે અહીં ઓપરેટરના તાપમાનના દૃષ્ટિકોણથી તાપમાનના દૃષ્ટિકોણથી જોઈ શકો છો પરંતુ અન્ય પરિમાણો પણ છે તેથી જેમ કે આપણે અગાઉ ચર્ચા કરી છે કે ઇનપુટ પૂર્વગ્રહ પ્રવાહ તાપમાન વળતરવીજ જથ્થો અસ્વીકાર ગુણોત્તર સામાન્ય ઢબ અસ્વીકાર ગુણોત્તર ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ CMRR એ સામાન્ય ઢબ અસ્વીકાર ગુણોત્તર છે પછી આપણી પાસે હવે ઓપરેટિંગ આવૃતિ શું છે ઇનપુટ અવરોધ કેવી રીતે બદલાશે આજુબાજુના તાપમાનના સંદર્ભમાં આઉટપુટ પ્રતિકાર કેવી રીતે વર્તે છે જ્યારે તમે IC ને જોઈ રહ્યા હોવ ત્યારે તમે સમજો છો કે આ બધી બાબતોના અધિકારો કેવી રીતે વર્તે છે હવે આપણે જોયું છે કે ડેટા શીટ આપણને સામાન્ય રીતે શું આપે છે તે ડેટા શીટનો અંત છે કારણ કે તમે અહીં જોઈ શકો છો કે ડેટા શીટ આપણને શું આપે છે તે આ ચોક્કસ પરિમાણો છે જેમાં યાંત્રિક તુલના યાંત્રિક પરિમાણોનો સમાવેશ થાય છે જેમાં ઇલેક્ટ્રીકલ લાક્ષણિકતાઓનો સમાવેશ થાય છે કેટલાક પ્લોટ યોગ્ય છે અને હું વિદ્યુત લાક્ષણિકતાઓ સહિત કહી શકું છું પરિમાણ પ્રતીક મૂલ્ય LM741CLM741I એકમ MIN TYP ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ Vio Rs≤ 50Ω mv Rs ≤ 10kΩ 7 5 ઇનપુટ ઓફસેટ વહેતો વોલ્ટેજ ΔVioΔ T μV°C ઇનપુટ ઓફસેટ પ્રવાહ Io 300 nA ઇનપુટ ઓફસેટ વહેતો પ્રવાહ ΔIo ΔT nA°c ઇનપુટ પૂર્વગ્રહ વર્તમાન IBiAs 0 8 μA ઇનપુટ પ્રતિકાર નોંધ1 Ri Vcc ±20v MΩ ઇનપુટ વોલ્ટેજ દર Vr ±12 ±13 v આઉટપુટ વોલ્ટેજ સ્વિંગ Vop p Vcc ±20v Rs≤10kΩ V Rs≤2kΩ Vcc ± 15v Rs≤10kΩ ±12 ±14 Rs≤2kΩ ±10 ±13 આઉટપુટ શોર્ટ સર્કિટ પ્રવાહ Isc 10 40 mA પછી આપણે સમજવું જોઈએ કે સર્કિટની પ્રણાલી માટે દરેક વસ્તુ આપણને કેવી રીતે સમજવામાં મદદ કરે છે ઉદાહરણ તરીકે ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ શા માટે આપણે ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ સમજવાની જરૂર છે શા માટે આપણે ઇનપુટ ઓફસેટ પ્રવાહ સમજવાની જરૂર છે તો ચાલો જોઈએ કે પરિમાણ શું છે અને આપણે સર્કિટ કેવી રીતે બનાવી શકીએ અથવા આ સર્કિટના એકંદર પ્રદર્શનને કેવી રીતે અસર કરશે Op ampલાક્ષણિકતાઓને સમજવું ઇનપુટ બાયસ કરંટ Ib1 અને Ib2 એમ્પ્લીફાયર ઓપરેશનને કેવી રીતે અસર કરે છે આદર્શરીતે આપણે જાણીએ છીએ કે op ampનો ઇનપુટ અવબાધ અનંત છે જે ઇનપુટ પિનમાં દાખલ થતો નથી • પરંતુ વાસ્તવિક દુનિયામાં કેટલાક પ્રવાહ ઇનપુટ્સમાં પ્રવેશ કરે છે ઇનપુટમાં વહેતા પ્રવાહની માત્રા ટ્રાન્ઝિસ્ટરને બાયસ કરવા માટે op ampની પિનને ઇનપુટ બાયસ કરંટ કહેવામાં આવે છે સામાન્ય રીતે તે લગભગ 80 nA છે નોંધ કેટલાક FET op amps માં IPA ની નીચે ઇનપુટ પૂર્વગ્રહ પ્રવાહ હોય છે • op amp ડેટાશીટ સામાન્ય રીતે ઇનપુટ બાયસ વર્તમાનના સરેરાશ મૂલ્ય તરીકે ઇનપુટ પૂર્વગ્રહ વર્તમાનને સ્પષ્ટ કરે છે Ip નોન ઇન્વર્ટિંગ ટર્મિનલ પર અને તમામ ઇન્વર્ટિંગ ટર્મિનલમાં ઇનપુટ બાયસ કરંટ IB IB1 IB22 • ઓપ એમ્પ પર બાયસ કરંટની અસરને સમજવા માટે ચાલો ઇન્વર્ટિંગનો વિચાર કરીએ બતાવ્યા પ્રમાણે રૂપરેખાંકનો આકૃતિમાં ચાલો નોડ A પર KCL લાગુ કરીએ I1 I2IB2 જ્યાં વાસ્તવિક સ્તર ખ્યાલ લાગુ કરો VV 0 તેથી KVL અને ઓહ્મના કાયદામાંથી I1 Vin V R1VinR1 I2 V VoutR2 VoutR2 તેથી ચાલો સમજીએ કે ઇનપુટ બાયસ પ્રવાહ એમ્પ્લીફાયર ઓપરેશનને કેવી રીતે અસર કરે છે આપણે થોડા પરિમાણો જોશું અને અમે જોઈશું કે તે ઑપરેશનને કેવી રીતે અસર કરે છે તેથી પ્રથમ ઇનપુટ પૂર્વગ્રહ પ્રવાહ Ib1 અને Ib2 છે આપણે વર્ગમાં જોયું કે ઇનપુટ બાયસ પ્રવાહ શું છે ચાલો આપણે ફરી એક વાર ઝડપથી જોઈએ આદર્શ રીતે આપણે જાણીએ છીએ કે op amp નું ઇનપુટ અવરોધ અનંત છે પછી op amp ના ઇનપુટમાં કોઈ વર્તમાન અંત દાખલ થતો નથી પરંતુ વાસ્તવિક દુનિયામાં કેટલીક સામગ્રી ઇનપુટ્સમાં દાખલ થાય છે પ્રાયોગિક op amps માં આપણે જોઈએ છીએ કે પ્રવાહનો થોડો પ્રવાહ છે બાયસ અને અવરોધના ઇનપુટ પિનમાં પ્રવાહની આ માત્રાને ઇનપુટ બાયસ પ્રવાહ કહેવામાં આવે છે જેને ઇનપુટ બાયસ પ્રવાહ કહેવામાં આવે છે સામાન્ય રીતે 741 ના કિસ્સામાં દર 80 નેનો એમ્પીયર છે હવે કેટલાક FET op amps માં ઇનપુટ બાયસ વર્તમાન 1 પીકો એમ્પીયરથી નીચે છે op amp ડેટા શીટ તેને સ્પષ્ટ કરે છે બિન ઉલટાં ટર્મિનલ પર ઇનપુટ બાયસ પ્રવાહ Ib1 અને ઉલટાવી શકાય એવા ટર્મિનલ પર Ib2 ના સરેરાશ મૂલ્ય તરીકે તે ઇનપુટ બાયસ પ્રવાહ ધરાવે છે તેથી ડેટા શીટ જ્યારે અમે કહીએ છીએ ત્યારે તે તમને Ib મૂલ્ય બતાવશે જે કંઈ નથી પરંતુ Ib1Ib22 છે તેથી આ તમારું ઇનપુટ પૂર્વગ્રહ પ્રવાહ છે હવે op amp પર બાયસ પ્રવાહની અસરને સમજવા માટે ચાલો આપણે અહીં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ઊંધી ગોઠવણીને ધ્યાનમાં લઈએ તેથી જો આપણે લાગુ કરીએ તો શું જોઈએ જો આ R1 R2 ઉલટાવી શકાય એમ્પ્લીફાયર છે કારણ કે તમે ખૂબ જ સ્પષ્ટ રીતે જોઈ શકો છો હવે જો હું K C L લાગુ કરું તો તે કિર્ચહોફ પ્રવાહ નિયમ છે નોડ a છે હું જે જોઉં છું તે I1 બરાબર કંઈ નથી પરંતુ I1I2Ib1 બરાબર છે જો હું વાસ્તવિક સ્તર લાગુ કરું તો મને લાગે છે કે V V કારણ કે તમારું ટર્મિનલ ઉલટાવી શકાય એવુ સ્તર છે ઉલટાવી શકાય ટર્મિનલ પરનો વોલ્ટેજ ટર્મિનલ અંદર હોય ત્યારે નોન પરના વોલ્ટેજ જેવો જ હશે કારણ કે ના ઉલટાવી શકાય ટર્મિનની સંભાવના સ્તર પર છે તેથી V V 0 તેથી કિર્ચહોફ વોલ્ટેજ લો અને ઓહ્મના નિયમ પરથી આપણે Iin અથવા I1R1 રાઇટ I1 તરીકે શોધીએ છીએ જો તમે આ જુઓ છો તે Vin છે અને આપણે V ધ્યાનમાં લેવું પડશે Op ampલાક્ષણિકતાઓને સમજવું ઇનપુટ બાયસ કરંટ Ib1 અને Ib2 એમ્પ્લીફાયર ઓપરેશનને કેવી રીતે અસર કરે છે આદર્શરીતે આપણે જાણીએ છીએ કે op ampનો ઇનપુટ અવબાધ અનંત છે જે ઇનપુટ પિનમાં દાખલ થતો નથી • પરંતુ વાસ્તવિક દુનિયામાં કેટલાક પ્રવાહ ઇનપુટ્સમાં પ્રવેશ કરે છે ઇનપુટમાં વહેતા પ્રવાહની માત્રા ટ્રાન્ઝિસ્ટરને બાયસ કરવા માટે op ampની પિનને ઇનપુટ બાયસ કરંટ કહેવામાં આવે છે સામાન્ય રીતે તે લગભગ 80 nA છે નોંધ કેટલાક FET op amps માં IPA ની નીચે ઇનપુટ પૂર્વગ્રહ પ્રવાહ હોય છે • op amp ડેટાશીટ સામાન્ય રીતે ઇનપુટ બાયસ વર્તમાનના સરેરાશ મૂલ્ય તરીકે ઇનપુટ પૂર્વગ્રહ વર્તમાનને સ્પષ્ટ કરે છે Ip નોન ઇન્વર્ટિંગ ટર્મિનલ પર અને તમામ ઇન્વર્ટિંગ ટર્મિનલમાં ઇનપુટ બાયસ કરંટ IB IB1 IB22 • ઓપ એમ્પ પર બાયસ કરંટની અસરને સમજવા માટે ચાલો ઇન્વર્ટિંગનો વિચાર કરીએ બતાવ્યા પ્રમાણે રૂપરેખાંકનો આકૃતિમાં ચાલો નોડ A પર KCL લાગુ કરીએ I1 I2IB2 જ્યાં વાસ્તવિક સ્તર ખ્યાલ લાગુ કરો VV 0 તેથી KVL અને ઓહ્મના કાયદામાંથી I1 Vin V R1VinR1 I2 V VoutR2 VoutR2 ચાલો નોડ A પર KCL લાગુ કરીએ I1 I2IB2 જ્યાં વાસ્તવિક સ્તર ખ્યાલ લાગુ કરો VV 0 તેથી KVL અને ઓહ્મના કાયદામાંથી I1 Vin V R1VinR1 I2 V VoutR2 VoutR2 Op amp લાક્ષણિકતાઓને સમજવું આ પરિણામોને જોડીને VinR1 VoutR2 Ib1 તેથી આઉટપુટ વોલ્ટેજ આ રીતે છે Vout R2R1Vin R2Ib1 નોંધ કરો કે જો Ib1 0 હોય તો પરિણામ અપેક્ષિત ઇનવર્ટિંગ સુધી ઘટાડે છે એમ્પ્લીફાયર સમીકરણ અને ઉપરોક્ત અભિવ્યક્તિ IR માં બીજો શબ્દ આઉટપુટ ઓફસેટ વોલ્ટેજ રજૂ કરે છે • તેનું વિશ્લેષણ કરી શકાય છે કે જો ઇનપુટ જોડાયેલ ન હોય તો V 0 આદર્શ રીતે Vout 0 પરંતુ ઇનપુટ બિડ્સને કારણે વર્તમાન તે શૂન્ય ઇનપુટ સાથે પણ આઉટ વોલ્ટેજમાં પરિણમે છે •op ampનો લિપિકલ બાયસ પ્રવાહ 80 nA છે તે પરિણામ આપે છે કે જ્યારે કોઈ ઇનપુટ લાગુ કરવામાં આવતું નથી Vir 0 અને op imp હોય છે 1 M2 નો પ્રતિસાદ પ્રતિકાર op amp Vout 80 NA IMQ 80 mV નું આઉટપુટ વોલ્ટેજ ઉત્પન્ન કરશે અને મૂલ્ય ખૂબ વધારે હોઈ શકે છે • એપ્લિકેશનમાં જ્યાં સિગ્નલ સ્તર mV માં માપવામાં આવે છે આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે આ હોઈ શકે છે ઉદાહરણ તરીકે જો આપણે સેન્સર માટે સિગ્નલ કન્ડીશનીંગ સર્કિટ બનાવા માટે ઓપેમ્પનો ઉપયોગ કરીએ અને તે ના હોય ત્યારે પણ ઉત્તેજના અસ્તિત્વમાં છે તે આઉટપુટ વોલ્ટેજમાં પરિણમી શકે છે એટલે કે ઉપકરણ સમજી શકે છે કે ઉત્તેજના અસ્તિત્વમાં છે સામાન્ય રીતે સેન્સરની સંવેદનશીલતા ઘણી નબળી હોય છે અને તેથી તે ઉપકરણની ચોકસાઈને અસર કરે છે VinR1 VoutR2 Ib1 આઉટપુટ વોલ્ટેજ Vout R2R1Vin R2Ib1 તેથી અપેક્ષિત પરિણામ ઉલટાવી શકાય એ એમ્પ્લીફાયર સમીકરણમાં ઘટાડો કરે છે અને ઉપરોક્ત અભિવ્યક્તિમાં બીજા પદમાં Ib1 R2 Ib1 R2 એ તમને મળેલ ઑફસેટ વોલ્ટેજનું પ્રતિનિધિત્વ કરે છે તેથી આ ખૂબ જ મહત્વપૂર્ણ છે ખરું કે આઉટપુટ ઓફસેટ વોલ્ટેજ શા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આઉટપુટ મેળવવા માટે આપણે આટલા વોલ્ટેજને સમાયોજિત કરવા પડે છે જ્યારે મારે મારા એમ્પ્લીફાયરને સંતુલિત કરવું હોય ત્યારે મારી પાસે 0 હોય છે જ્યારે મારે સંતુલન કરવું હોય ત્યારે મારું એમ્પ્લીફાયર આઉટપુટ 0 ની બરાબર નથી તો મારે મારું આઉટપુટ ગોઠવવું પડશે તેથી તેનું વિશ્લેષણ કરી શકાય છે કે જો ઇનપુટ જોડાયેલ ન હોય તો Vin 0 ની બરાબર અને આદર્શ રીતે Vout 0 ની બરાબર છે પરંતુ ઇનપુટ પૂર્વગ્રહ પ્રવાહ કારણે 0 ઇનપુટ પર પણ આઉટપુટ વોલ્ટેજ છે હવે તમે લોકો સમજી ગયા છો કે જો બંને ટર્મિનલ Vin પણ Vના સંદર્ભમાં કરો તો હું પણ જોઈશ કે મારું આઉટપુટ વોલ્ટેજ 0 નથી પણ મને અમુક માત્રામાં વોલ્ટેજ મળશે કે જે વોલ્ટેજ ઇનપુટ બાયસ પ્રવાહ કારણે છે સમજાયું શા માટે તે વોલ્ટેજ ત્યાં છે તે ઇનપુટ બાયસ પ્રવાહને કારણે વોલ્ટેજ છે અને op amp ના લાક્ષણિક પૂર્વગ્રહ પ્રવાહ કંઈ નથી પરંતુ 80 નેનો એમ્પીયર તે પરિણામ આપે છે કે જ્યારે કોઈ ઇનપુટ વોલ્ટેજ જે Vin છે તે 0 ની બરાબર નથી જે op amp પાસે છે 1 મેગા ઓહ્મનો પ્રતિસાદ પ્રતિકાર ઓપ એમ્પ 1 મેગા ઓહ્મમાં 80 નેનો એમ્પીયરના બરાબર વોટનું આઉટપુટ વોલ્ટેજ ઉત્પન્ન કરશે જે કંઈ નથી પરંતુ 18 મિલીવોલ્ટ બરાબર છે હવે સિગ્નલ સ્તરો દ્વારા એપ્લિકેશન મિલીવોલ્ટમાં માપવામાં આવે છે આ સંપૂર્ણપણે સ્વીકાર્ય નથી આને વળતર આપી શકાય છે તેથી ઉદાહરણ તરીકે જો હું સેન્સર માટે એક સ્થિત સર્કિટ બનાવવા માટે op amp નો ઉપયોગ કરું જ્યારે કોઈ ઉત્તેજના ન હોય તો તે આઉટપુટ વોલ્ટેજ સાચો પરિણમે છે કે આનો અર્થ શું છે ઉપરના વાક્યનો અર્થ શું છે કે જ્યારે મારી પાસે ઇનપુટ વોલ્ટેજ 0 બરાબર 0 બરાબર છે ત્યારે હું જોઉં છું કે આઉટપુટ વોલ્ટેજની હાજરી છે ત્યાં આઉટપુટ વોલ્ટેજની હાજરી છે નોંધ કરો કે જો Ib1 0 હોય તો પરિણામ અપેક્ષિત ઇનવર્ટિંગ સુધી ઘટાડે છે એમ્પ્લીફાયર સમીકરણ અને ઉપરોક્ત અભિવ્યક્તિ IR માં બીજો શબ્દ આઉટપુટ ઓફસેટ વોલ્ટેજ રજૂ કરે છે • તેનું વિશ્લેષણ કરી શકાય છે કે જો ઇનપુટ જોડાયેલ ન હોય તો V 0 આદર્શ રીતે Vout 0 પરંતુ ઇનપુટ બિડ્સને કારણે વર્તમાન તે શૂન્ય ઇનપુટ સાથે પણ આઉટ વોલ્ટેજમાં પરિણમે છે •op ampનો લિપિકલ બાયસ પ્રવાહ 80 nA છે તે પરિણામ આપે છે કે જ્યારે કોઈ ઇનપુટ લાગુ કરવામાં આવતું નથી Vir 0 અને op imp હોય છે 1 M2 નો પ્રતિસાદ પ્રતિકાર op amp Vout 80 NA IMQ 80 mV નું આઉટપુટ વોલ્ટેજ ઉત્પન્ન કરશે અને મૂલ્ય ખૂબ વધારે હોઈ શકે છે • એપ્લિકેશનમાં જ્યાં સિગ્નલ સ્તર mV માં માપવામાં આવે છે આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે ઉદાહરણ તરીકે જો આપણે સેન્સર માટે સિગ્નલ કન્ડીશનીંગ સર્કિટ બનાવા માટે ઓપેમ્પનો ઉપયોગ કરીએ અને તે ના હોય ત્યારે પણ ઉત્તેજના અસ્તિત્વમાં છે તે આઉટપુટ વોલ્ટેજમાં પરિણમી શકે છે એટલે કે ઉપકરણ સમજી શકે છે કે ઉત્તેજના અસ્તિત્વમાં છે સામાન્ય રીતે સેન્સરની સંવેદનશીલતા ઘણી નબળી હોય છે અને તેથી તે ઉપકરણની ચોકસાઈને અસર કરે છે અને આ વોલ્ટેજ અમુક માત્રામાં પ્રવાહની કારણ બને છે અને આ સ્તરો મિલીવોલ્ટમાં માપવામાં આવે છે પરંતુ આ મિલીવોલ્ટ્સ ત્યાં છે આ મિલિવોલ્ટ્સનું આઉટપુટ વોલ્ટેજ છે જ્યારે ઇનપુટ વોલ્ટેજ ન હોય ત્યારે પણ તેથી ધારો કે હું અહીં સેન્સરને જોડુ છું પછી સેન્સર પર કોઈપણ ઉત્તેજના લાગુ કર્યા વિના આઉટપુટ વોલ્ટેજ આપણને અમુક પ્રકારનું આઉટપુટ વોલ્ટેજ મળી રહ્યું છે જ્યારે સેન્સર બદલાય છે ત્યારે તેનું મૂલ્ય આઉટપુટ બદલાશે પરંતુ જ્યારે હું આ સેન્સરનો ઉપયોગ કરતો નથી ત્યારે આઉટપુટ 0 હોવું જોઈએ પરંતુ હું જોઈશ કે પરિણામી આઉટપુટ વોલ્ટેજ છે ઉપકરણ સમજી શકે છે કે ઉત્તેજના અસ્તિત્વમાં છે સામાન્ય રીતે સેન્સરની સંવેદનશીલતા ખૂબ નબળી હોય છે અને તેથી તે ઉપકરણની ચોકસાઈને અસર કરે છે તેથી આ એક ઉદાહરણ છે કે કેવી રીતે ઇનપુટ પૂર્વગ્રહ પ્રવાહ એમ્પ્લીફાયરના એકંદર પ્રદર્શનને અસર કરે છે Op amp લાક્ષણિકતાઓને સમજવું બાયસ પ્રવાહને કારણે અસરની ભરપાઈ કેવી રીતે કરવી તે આઉટપુટ વોલ્ટેજ અભિવ્યક્તિ પરથી જોઈ શકાય છે કે આઉટપુટ ઓફસેલ વોલ્ટેજ ઘટાડવાની એક રીત છે પ્રતિસાદ પ્રતિરોધક ઘટાડવું Bul પ્રતિસાદ પ્રતિકાર ઘટાડીને જરૂરી લાભ થઈ શકતો નથી બાયસ પ્રવાહને કારણે અસરની ભરપાઈ કરવાની એક રીત ના ઉલટાવી શકાય પર પ્રતિકારનો ઉપયોગ કરીને છે એક op amp ના જમીન પર ટર્મિનલ કયા પ્રતિકારનો ઉપયોગ કરવો • કયા પ્રતિકારનો ઉપયોગ કરવો તે જાણવા માટે ચાલો નીચે દર્શાવેલ આકૃતિને ધ્યાનમાં લઈએ જ્યાં ઇનપુટ પણ છે અને ના ઉલટાવી શકાય ટર્મિનલ R3 અવરોધ સાથે જોડાયેલ છે ચાલો KCL લાગુ કરીએ નોડ A પર I1 I2Ib જ્યાં વાસ્તવિક સ્તર ખ્યાલ લાગુ કરો Ib0 vR3 v v Ib R3 KVL અને ઓહ્મનો નિયમ લાગુ કરતા I1 Vin V R1 0 Ib R3 R1 Ib R3R1 તેથી હવે પ્રશ્ન એ છે કે જો એવું હોય તો આપણે ઇનપુટ પૂર્વગ્રહ પ્રવાહની અસરને વળતર આપવી પડશે ઇનપુટ બાયસ પ્રવાહની અસરને કેવી રીતે સરભર કરવી તે એક પ્રશ્ન છે તેથી તે આઉટપુટ વોલ્ટેજ અભિવ્યક્તિ પરથી જોઈ શકાય છે કે આઉટપુટ ઓફસેટ વોલ્ટેજ ઘટાડવાનો એક માર્ગ પ્રતિસાદ અવરોધ R2 ને ઘટાડીને છે પરંતુ પ્રતિસાદ અવરોધ R2 ને ઘટાડીને જરૂરી લાભ પ્રાપ્ત કરી શકાતો નથી તેથી બાયસ પ્રવાહને કારણે અસરને વળતર આપવાનો માર્ગ એ છે કે તેમના ના ઉલટાવી શકાય ટર્મિનલ પર op amp ની જમીન પર પ્રતિકારનો ઉપયોગ કરીને તો જવાબ શું છે કે આપણે op amp ના ના ઉલટાવી શકાય ટર્મિનલ પર જાણીતા અવરોધનો ઉપયોગ કરી શકીએ છીએ તેથી જો હું ના ઉલટાવી શકાય ટર્મિનલ પર અવરોધ જોડું તો તે કેવી રીતે મદદરૂપ થાય છે તો જુઓ કે કયા અવરોધનો ઉપયોગ કરવો તે જાણવા માટે કયો અવરોધનો ઉપયોગ કરવો જોઈએ ચાલો આપણે નીચેની એક આકૃતિને ધ્યાનમાં લઈએ જે તમે અહીં જોઈ શકો છો જ્યાં ઇનપુટ પણ ગ્રાઉન્ડેડ છે અને ના ઉલટાવી શકાય એ ટર્મિનલ અવરોધ R3 સાથે જમણી બાજુ જોડાયેલ છે ચાલો KCL લાગુ કરીએ નોડ A પર I1 I2Ib જ્યાં વાસ્તવિક સ્તર ખ્યાલ લાગુ કરો Ib0 vR3 v v Ib R3 KVL અને ઓહ્મનો નિયમ લાગુ કરતા I1 Vin V R1 0 Ib R3 R1 Ib R3R1 Ib R3R1 Ib R3R2 Ib R3R1 R3R2 1 R3R1R3R21 R3 R1R2R1R2 R3 R1||R2 I2 Ib R3 0R2 Ib R3R2 Ib R3R1 Ib R3R2 Ib R3R1 R3R2 1 R3R1R3R21 R3 R1R2R1R2 R3 R1||R2 તેથી ઉપરના વિશ્લેષણ પરથી આપણે સમજી શકીએ છીએ કે પૂર્વગ્રહના બિન ઉલટાવી રહેલા ટર્મિનલ પર અવરોધ ઉમેરીને અવગણવામાં આવશે હવે આપણે સમજીએ છીએ કે ઇનપુટ બાયસ પ્રવાહ છે પરંતુ જો મારે અસર દૂર કરવી હોય અથવા જો હું એમ્પ્લીફાયરમાં ઇનપુટ બાયસ પ્રવાહની અસરને ઓછી કરવા માંગતો હો તો આ રીતે હું અસરને ઓછી કરી શકું તમારા માટે તમે સીધા જ R3 ને R2 ની સમાંતર R1 ની બરાબર રાખીને સમજી શકો છો અમે ઇનપુટ બાયસ પ્રવાહના મુદ્દાને ઉકેલી શકીએ છીએ તેથી જો મને ખબર હોય કે ઇનપુટ બાયસ પ્રવાહ શું છે અને અંત હું જાણું છું કે જો હું એમ્પ્લીફાયરનો ઉપયોગ કરવા માંગુ છું જે ઉલટાવી શકાય એમ્પ્લીફાયર છે તો હું જાણું છું કે R2 ફીડબેક અવરોધ ઇનપુટ અવરોધ R1 નું મૂલ્ય છે તો મારી પાસે હશે R3 ની કિંમત જે આપણે કરી શકીએ છીએ જેને હું ના ઉલટાવી શકાય એ ટર્મિનલ અને સ્તર વચ્ચે જોડી શકું છું અને R3 ની કિંમત R2 ની સમાંતર R1 જેટલી હશે આમ હું વળતર આપું છું અથવા હું એમ્પ્લીફાયરના આઉટપુટ પર ઇનપુટ પૂર્વગ્રહ પ્રવાહની કોઈપણ અસરને દૂર કરી રહ્યો છું તેથી આ રીતે તમે ઇનપુટ બાયસ પ્રવાહ બરાબર સમજી શકો છો તેથી આ ચોક્કસ મોડ્યુલનો અંત છે આગળના મોડ્યુલમાં ચાલો જોઈએ કે ઇનપુટ ઓફસેટ hm ની અસર શું છે તેની અસર શું છે તેથી અત્યારે આપણે ઇનપુટ બાયસ પ્રવાહની અસર શું જોઈ છે તે પછીના મોડ્યુલ ચાલો જોઈએ કે ઇનપુટ ઓફસેટ પ્રવાહની અસર શું છે ત્યાં સુધી તમે કાળજી લો અને માત્ર વર્ગ જુઓ હું તમને આગામી મોડ્યુલમાં મળીશ બાય